મેનેજીંગ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન યુનિવર્સિટીઝ પ્રોફ ફિરોઝ અલી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસ લેક્ચર ૨૯ ભારતીય વિશ્વવિદ્યાલયો અને પેટન્ટ ચાલો આપણે જોઈએ કે ભારતીય વિશ્વવિદ્યાલયો પૅટન્ટ નો ઉપયોગ કઈ રીતે કરતા આવ્યા છે હવે એન આઇ આર એફ અર્થાત નેશનલ ઇન્સ્ટિટયૂટ રૅંકિંગ ફ્રેમવર્ક દ્વારા એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે જે સંસ્થાઓને ક્રમાંક આપવાની કાર્યપદ્ધતિ જણાવે છે આ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે શિક્ષણ ભણતર તથા તેમાં સંસાધનોનો ઉપયોગ સંશોધન અને વ્યાવસાયિક કાર્યપદ્ધતિ સ્નાતકના પરિણામો સંસ્થાનો વ્યાપ તથા સમાવેશની ક્ષમતા અભિગમ વગેરે જેવા અલગ અલગ માપદંડો દ્વારા એન આઇ આર એફ સંસ્થાનો ક્રમાંક નિશ્ચિત કરે છે આ એકંદર ક્રમાંકન છે એન્જિનિયરિંગ ની સંસ્થાઓ માટે વિશેષ ક્રમાંકન ઉપલબ્ધ છે આ એકંદર ક્રમાંકન 2018 નું છે સૌથી ટોચ પર છે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસ Indian Institute of Technology Madras બોમ્બે દિલ્લી અને ખડગપુર આ પ્રમાણે આ બધી આઈ ટીઓ પહેલી પાંચ સંસ્થાઓમાં આવી જાય છે દરેક ક્રમાંક સાથે એક ગુણાંક પણ આપવામાં આવ્યો છે આ વેબસાઇટનો સ્ક્રીનશૉટ છે અને જો તમે વેબસાઈટ પર આપેલી પીડીએફ લિંક દબાવશો તો તમને પ્રત્યેક વિશ્વવિદ્યાલય અથવા સંસ્થાન વિશે ક્રમાંકનની દૃષ્ટિથી વિસ્તૃત માહિતી મળશે આ પ્રમાણે સંશોધન વ્યવસ્થા અને વ્યાવસાયિક આચરણ આ વિશ્વવિદ્યાલયને ગુણ આપવાનું એક માપદંડ છે જે ક્રમાંકન કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે આમાં પ્રકાશનો તેમની ગુણવત્તા પેટન્ટ અને પ્રોજેક્ટ અથવા પ્રકલ્પો બધા પર મેળવેલા ગુણોના સંયુક્ત મપાણનો સમાવેશ થાય છે તેથી તમે જોઈ શકો છો કે પેટન્ટ્સ આમ અગત્યની ભૂમિકા ભજવે છે ડેટા શીટ આ બાબત સ્પષ્ટ કરે છે પેટન્ટ અને ક્રમાંકન વચ્ચેની કડી ડેટા શીટ માં જોવા મળે છે આઈ આઈ ટી મદ્રાસ IIT Madras જેને પહેલો ક્રમાંક પ્રાપ્ત થયો છે તેની ડેટા શીટ બતાવે છે કે ગત ત્રણ વર્ષમાં તેમાં મેળવેલા પેટન્ટની સંખ્યા છે ૫૪ પ્રકાશિત પેટન્ટની સંખ્યા છે ૩૯૫ અને પેટન્ટ માંથી ઊભી થયેલી આવક પણ ૬ કરોડથી વધુ નોંધાયેલી છે જ્યારે આઈ આઈ ટી કાનપુર IIT Kanpur જેને ક્રમાંક 10 આપવામાં આવ્યો છે તેની પાસે 29 માન્ય કરેલા પેટન્ટ 203 પ્રકાશિત થયેલા પેટન્ટ અને 81 લાખની આવક છે એન આઈ ટી રૂરકેલા જેને ક્રમાંક 15 હાસિલ થયો છે તેની પાસે એક પણ મેળવેલું પેટન્ટ નથી પણ 3 પ્રકાશિત પેટન્ટ છે અને વીસમાં ક્રમાંક પરની થાપર ઇન્સ્ટિટયૂટ પાસે એક માન્ય થયેલું પેટન્ટ ૧૧ માન્યતા માટે પ્રતિક્ષા કરી રહેલા પેટન્ટ છે તથા પેટન્ટ માંથી ઊભી થયેલી આવક ૨ કરોડથી વધુ છે આના પરથી આપણને ખબર પડે છે કે એન આઇ આર એફ ની ક્રમાંકન વ્યવસ્થા અને પેટન્ટ વચ્ચે ચોક્કસ સંબંધ છે ધી નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સલ પણ ભારતમાં ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓના પરીક્ષણ તથા એક્રેડીટેશન માટે પેટન્ટ ને એક ધોરણ માને છે તેમના દ્વારા ક્વોલિટી ઇન્ડિકેટર ફ્રેમવર્ક અર્થાત ગુણવત્તા સુચક માળખું તૈયાર કરવામાં આવ્યું છે જે સંશોધન માં ઇનોવેશન અને એક્સ્ટેન્શન આ બે પહેલુઓને મહત્વ આપે છે પેટન્ટ ની સંખ્યા જુએ છે તથા એ પારખે છે કે સંસ્થામાં ઇનોવેશન ઇકોસિસ્ટમ છે કે નહીં યુ જી સી તથા એ આઇ સી ટી ઈ જેવી નિયામક સંસ્થાઓએ પણ પેટન્ટ ને લગતી પ્રવૃત્તિને અનિવાર્ય ઠરાવી છે યુ જી સી હવે વિશ્વવિદ્યાલયો અને તેમની સંલગ્ન કોલેજો ને આઈ પી આર પર ઇલેક્ટિવ કૉર્સ ચલાવવા માટે કહી રહ્યું છે એ આઇ સી ટી ઈ એ તૈયાર કરેલી માન્યતા મેળવવાની પ્રક્રિયાની માર્ગદર્શિકામાં આઈ પી આર સેલ ના નિર્માણનો ઉલ્લેખ છે આ પ્રમાણે આઈ પી આર સેલ જરૂરી છે ઉપરાંત એ આઇ સી ટી ઈ દ્વારા તકનીકી સંસ્થાઓ માટે ના આઈ પી આર ની પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે English word Word Meaning Data sheet ડેટા શીટ માહિતી આપતી વિસ્તૃત સૂચિ Accreditation એક્રેડીટેશન અધિકૃત રીતે મેળવેલી માન્યતા અથવા પ્રમાણ અથવા તે આપવાની પ્રક્રિયા Innovation ઇનોવેશન નવીનીકરણ Extension એક્સ્ટેન્શન સંશોધનનું બજાર ઉદ્યોગ અથવા સમાજમાં વિસ્તૃતીકરણ Innovation ecosystem ઇનોવેશન ઇકોસિસ્ટમ નવીનીકરણ માટે અનુરૂપ વાતાવરણ અને પર્યાપ્ત વ્યવસ્થાઓ Affiliated ઍફિલિયેટેડ વિશ્વવિદ્યાલય દ્વારા જેને માન્યતા મેળવેલ Elective ઇલેક્ટિવ વૈકલ્પિક Course કૉર્સ અભ્યાસક્રમ